કોર્સ ડિઝાસ્ટર પુનપ્રાપ્તિમાં આપનું સ્વાગત છે અને વધુ સારું નિર્માણ કરો મારું નામ રામ સતીષ છે હું આર્કિટેક્ચર અને પ્લાનિંગ આઈઆઈટી રૂરકી વિભાગમાં સહાયક પ્રોફેસર છું તમિલનાડુ ભાગ બેમાં સુનામી પુનર્નિર્માણનું આ કન્ટિન્યુ લેક્ચર છે આ તારણો વિશે છે પહેલાનાં લેક્ચરમાં મેં વિકસિત કરેલી પદ્ધતિ અને અભિગમ વિશે વાત કરી મેં તમને છેલ્લા લેક્ચરમાં કહ્યું તેમ મેં ત્રણ કેસ સ્ટડીઝ પસંદ કર્યા છે જે ત્રણ ગામો છે એક છે દક્ષિણમાં કન્યાકુમારીની નજીક કોવલમ થરનગામબડી જે કરૈકલ અને નાગપત્તીનમ નજીક છે અને લાઇટહાઉસ કુપ્પમ જે દલિત ગામનું ટાપુ છે અને અહીંથી મેં અમુક પ્રકારની વંશીય પદ્ધતિઓ ચલાવી છે હું ત્યાં માછીમાર તરીકે રહેતો હતો અને મારે વિવિધ સમુદાયો સાથે વાતચીત કરવાની હતી હું તેઓને દરિયામાં માછીમારી માટે મુસાફરી કરતો હતો અને આ રીતે હું દરરોજની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરતો સંશોધનના તે સમયનો પ્રથમ પડકાર અમે 2005 2006 વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં ગૂગલ અર્થ ફક્ત શરૂઆતના તબક્કામાં હતો અને મને કોઈ નકશા મળતા ન હતા તેથી મારે આ નકશાને ગુગલ ને જ આપવાનું છે તે ડિજિટાઇઝ કરવું પડશે અને કેટલાક શારીરિક અવલોકનો તેથી મેં આ નકશા ખાસ કરીને વિકસિત કર્યા છે જો તમે કોવલમ નકશા પર નજર નાખો અને આ મૂળરૂપે છે તો સમુદ્ર અને તે પછી હિંદ મહાસાગર અને તમારી પાસે અહીં મીઠાની ખાણો છે અને આ ગામનું મુખ્ય હૃદય છે આ ગામનું મુખ્ય કેન્દ્ર છે અને ત્યારબાદ આ સુનામી દરમિયાન 88 મકાનોને નુકસાન થયું હતું અને તરત જ સરકારે આ 88 મકાનોનું મૂલ્યાંકન કર્યું છે અને તેઓએ CRZના નિયમોને કારણે તેમના માટે વૈકલ્પિક સ્થિતિ શોધવાનું નક્કી કર્યું તેથી તેઓએ DC નગર તબક્કા અને SISU નગરમાં કેટલીક જમીન લીધી અને તેઓએ ઓળખી કાઢ્યું કે આ એક સરકારી જમીન છે અને લગભગ 88 મકાનો આપ્યા છે તેથી તે પછી ચર્ચને સમજાયું છે કે શા માટે આપણે આને વધુ વિશેષ ગામ બનાવવાની અને આપત્તિ પૂર્વેની નબળાઈઓનું નિવારણ કરવાની તક તરીકે કેમ નહીં ત્યાં જ ચર્ચે સમુદાયોને ભેગા કર્યા છે અને તેઓએ કેટલાક પૈસા આગળ મૂક્યા છે અને તેઓએ વિવિધ પાર્સલમાં કેટલીક વધુ જમીન ખરીદી હતી અને આ બંને પ્રેકસીસ નગર છે જે પછીથી જ્યારે CRZ રેગ્યુલેશનમાં વધુ સુધારો કરવામાં આવ્યો ત્યારે તેમાં સુધારો કરવામાં આવ્યો હતો તેઓએ થોડી વધુ જમીન ખરીદી અને આ તે સમયે જ સમુદાયોએ તેમાં કેટલાક પૈસા મૂક્યા છે પરંતુ અહીં તમારે એક વાત સમજવાની છે કે તેઓ એવા લોકો કે જેમની પાસે પહેલા મકાનો હતા પરંતુ હવે તેઓને સરકારી સમર્થન દ્વારા ઘરો આપવામાં આવ્યા છે જે સંપૂર્ણ રીતે જમીન મફત છે અને મકાન મફત છે તેથી હવે આ લોકો 10 વર્ષ માટે પટા કરાર પર હતા તે પછી જ તેમને પટ્ટા મળશે અને આ લોકોને જેમણે પોતાના પૈસાથી જમીન ખરીદી હતી તેથી હવે તેઓ શરૂઆતથી પટ્ટાઓ મેળવી ચૂક્યા છે પરંપરાગત ઘરો જેમ કે ખૂબ જ સમૃદ્ધ પાત્ર છે તે અગાઉના બધા સંયુક્ત પરિવારો છે સુનામી પછી તેઓ ફક્ત ચારસો ઘરવાળા ગામડા હતા જેમણે એક જગ્યા ધરાવતું ગામ બનાવવાની તક લીધી અને એક વિશાળ 400 ગામ બનાવવાની પ્રક્રિયામાં હજાર ઘરો બની ગયા જેથી સંયુક્ત પરિવારો વિભક્ત કુટુંબમાં સુયોજન ભાંગી છે તેથી પિતા અને માતાએ આખા શહેરના જૂના શહેર વિસ્તારોમાં અને ગામડાના જૂના વિસ્તારોમાં રહેવાનું શરૂ કર્યું અને ભાઈઓ અને બહેનોએ જમીનની શક્યતા અને લોટરીની ફાળવણી જે પણ મેળવી તે છૂટાછવાયા તેથી જો તમે પરંપરાગત હાઉસિંગ સેટઅપ્સ જુઓ તમે આર્કિટેક્ચરના પરંપરાગત તત્વોને જોઈ શકો છો જ્યાં તેમની પાસે ચોખ્ખી અમુક ચોક્કસ સ્ટોરેજ છે અને તેઓ ચોખ્ખી વણાટ પ્રથાઓ કરે છે તેઓ માછલીને સૂકવી રહ્યા છે અને પરંપરાગત તત્વો કે જેમાં વધુ ગોપનીયતાનાં ચિહ્નો છે તે તે બારી અને દરવાજા બંને તરીકે કાર્ય કરી શકે છે અને તે દરિયાકાંઠાની બાજુએ આબોહવા છે કે તે ઘરમાં અને ક્લસ્ટરોમાં પણ આરામદાયક રહેવા માટે ખૂબ જ કાર્યક્ષમ છે તે ચોક્કસ ગામોમાં ખૂબ જ સંકુચિત ખૂબ જ કાર્બનિક વિકાસ થયો હતો અને ચોક્કસપણે આપત્તિના પ્રશ્નો પહેલા કેટલાક સમસ્યાઓ પણ હતી કેટલાક પડોશીઓના પ્રશ્નો કેટલાક પાણીના પ્રશ્નો અથવા સેવાના મુદ્દાઓ સાથે તે જ સમયે કેટલાક મુદ્દાઓ પણ છે ત્યાં ખૂબ જ નજીકના લોકો છે પુનપ્રાપ્તિ પ્રક્રિયામાં પુનર્નિર્માણના તબક્કે જ્યારે તેઓએ આ નવી જમીનની ઓળખ કરી તેથી સરકાર અને NGO કે જેમણે તેના પર કામ કર્યું છે તે સહિત તેઓએ ખરેખર ગ્રીડ લોખંડના પ્રકારનો પ્રસ્તાવ મૂક્યો ખૂબ જ રેખીય નેટવર્ક અને અહીં તેઓએ લોટરીનો અભિગમ લીધો છે અહીં જ્યારે તેઓ લોટરીનો અભિગમ લે છે ત્યારે કોઈ જાણતું નથી કે તમારો પાડોશી કોણ છે અને તમે ક્યા જઇ રહ્યા છો તેથી તે ખરેખર કેટલાક પાડોશને તૂટી ગયું છે તમે જાણો છો કે કડીઓ અને ધીમે ધીમે લોકોએ કમ્પાઉન્ડ દિવાલો બનાવવાનું શરૂ કર્યું અને શરૂઆતમાં પ્રથમ બે તબક્કામાં બે વર્ષ તેઓને પાણીનો પુરવઠો ન મળ્યો અને ધીમે ધીમે વસ્તુઓ વિકસિત થઈ કેટલાક લોકોએ તેઓ પાછળના બગીચામાં રસોડાનું વિસ્તરણ કરવાનું શરૂ કર્યું કારણ કે તમે જાણો છો માછીમારો તેઓ માછલીને રાંધે છે અને તેઓ રસોડાને બહારની બાજુ રાખવા માંગે છે તેથી અંદર રસોડું હોવા છતાં પણ તેઓ તેની સાથે બહાર પણ રાખવાનું પસંદ કરે છે તેથી આ દાખલાઓથી સમાજમાં કેવા પ્રકારનાં પ્રભાવો સર્જાયા છે જેમ કે તે સુનામી પહેલાં બધું MDR ની નજીક હતું અમારી પાસે અહીં બંદર છે તમારી પાસે અહીં હરાજીની જગ્યા છે તમારી પાસે ગામનો ચોરસ અહીં બધું શહેરની નજીક છે પરંતુ હવે સુનામી પછી તેઓને બે કિલોમીટર સ્થળાંતર કરવું પડશે જે લગભગ એક વ્યક્તિ ને 2 કિલોમીટર ચાલવું પડે છે અને તમે કહો છો કે તમે અને હું લેપટોપ અથવા નાના સાથે એક કિલોમીટર અથવા બે કિલોમીટર સાથે ચાલતા હોઈએ છીએ પરંતુ તેઓ ની સાથે એક માછલી ગિયર જાળી ડીઝલ એકત્રિત માછલી અન્ય કોઈપણ ઉપકરણો હોય છે એવું નથી કે તેઓ સવારે 900 થી 500 સુધી ઓફિસ છે કેટલીકવાર માછલી પકડવાના આધારે તેઓ સવારે ચાર વાગ્યે મુસાફરી કરે છે તેઓ સવારે આઠ વાગ્યે ફરી આવે છે તેઓ 1100 વાગ્યે ફરી શકે છે અને તેઓ 200 વાગ્યે પાછા આવી શકે છે તેઓ કદાચ સાંજે 500 વાગ્યે જઇ શકે છે તેથી તે જે પ્રકારની માછલી પકડે છે તેના પર તે સંપૂર્ણપણે નિર્ભર છે તેથી દર વખતે બે કિલોમીટર ચાલવું અને પાછા આવવું એ તેમના માટે ખૂબ મુશ્કેલ કાર્ય છે દરેક માટે ચર્ચ કેન્દ્રમાં છે ગામનું ચર્ચ છે પેરીસ ચર્ચ છે અને વડીલો લોકો પણ ચર્ચમાં જઇને તેમની પ્રાર્થના કરે છે તે ખૂબ જ મુશ્કેલ બાબત બની ગઈ છે અથવા કોઈ ગામની કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે જે મુશ્કેલ વસ્તુ છે કોઈપણ તહેવારોની ઉજવણી કરવા માટે પણ જેમ તમે જોઈ શકો છો કે નાતાલ એ એક મહત્વનો તહેવાર હતો જેમાં દરેક ગલીમાં તે ઉજવણીનું કેન્દ્ર બની રહ્યું છે અને નવા ક્લસ્ટરોમાં તમે જોઈ શકો છો કે ઘણું બધું થઈ રહ્યું નથી અને હકીકતમાં ચર્ચ પણ તેના પ્રયાસો કરી રહ્યું છે કે આપણે કેવી રીતે આચરણ કરી શકીએ દરિયા કિનારાની ખુલ્લી જનતા અને તેના જેવી વસ્તુઓ તેથી હવે નવી પરિસ્થિતિમાં ખાસ ઉજવણી ધીમે ધીમે ઓછી થતી નથી કારણ કે ધાર્મિક સ્થળો અને રાજકીય બેઠકોની પ્રવેશ ફક્ત આપણા વ્યક્તિગત સ્તરે જ નથી પહેલાં પતિ જ્યારે તે માછલી પકડવા જતો ત્યારે તે સ્ત્રીને બોટ જોતી ઓહ મારો પતિ આવી રહ્યો છે અને ખોરાકની સાથે પતિની રાહ જોશે કારણ કે તે ભૂખે મરશે પરંતુ હવે તે ફક્ત તે જ કરી શકે છે તે જોઈ શકતી નથી કે પતિ કયા સમયે આવી રહ્યો છે તેથી દેખીતી રીતે જ્યારે તે વ્યક્તિ પાછો આવશે ત્યારે તે કહેશે નહીં કે તેની સાથે ત્યાં કોઈ નથી જે તમે જાણો છો તેને ખોરાક આપવા માટે તેથી સ્વાભાવિક રીતે જ્યારે કોઈ વ્યક્તિ હું જાણું છું તેમ પાછો આવે છે ત્યારે તે કિનારાથી અને કાંઠે પાછો આવે છે અને તે ભૂખ્યો હોય અને દેખીતી રીતે હોય છે ત્યારે તેનાથી પારિવારિક સંબંધોમાં ચોક્કસ અસર ઊભી થઈ છે કદાચ જ્યારે તે ઘરે જાય ત્યારે તે કહે છે કે તમે જાણો છો મારા બોન્ડ્સ નબળા પાડ્યા કૌટુંબિક નેટવર્ક અને બોન્ડ ધીમે ધીમે ઓછા થતા ગયા જ્યારે NGO એ સલાહ આપવાનું શરૂ કર્યું છે કે તમારે કયા પ્રકારનું મકાન જોઈએ છે તેઓએ કહ્યું હા અમને ઇંટ અને કોન્ક્રીટ મકાન જોઈએ છે કારણ કે મોટાભાગનો પ્રભાવ નજીકના શહેરી વિસ્તારોમાંથી આવે છે આ તે જ છે જે NGO એ બરાબર આપ્યું છે પરંતુ હવે તેઓ અનુભૂતિ કરી રહ્યા છે કે જે સમુદાયનું વધુ સારું છે તે જૂનું ઘર છે કારણ કે તે તમે જાણો છો થર્મલી તે વધુ આરામદાયક છે અને અહીં સૂર્ય ખૂબ ગરમ છે હવે રસોડાનો અભિગમ તેઓને રસોડામાંથી બહાર અને સંસ્કૃતિમાં ખોરાક લઈ જવો પડે છે તેઓ ઇચ્છતા નથી કે ખોરાક દેખાય જેમ કે મેં તમને કહ્યું હતું કે જે લોકો પાસે મકાન હતું અગાઉ જેનું સુનામી દરમિયાન નુકસાન થયું હતું અને હવે આ લોકો કે જેઓ સરકારી જમીનમાં આવ્યા અને આવતા દસ વર્ષ સુધી સરકાર દ્વારા બાંધ્યા તેઓને કોઈ પટ્ટો નહીં મળે પરંતુ હવે અન્ય લોકો કે જેમની પાસે ઘર ન હતું પરંતુ હવે તેઓ થોડા પૈસા મૂકી શક્યા અને તેઓને નવું મકાન મળ્યું તેથી તેમને પટ્ટા મળી ગયા તેથી તેનો અર્થ એ કે તે મુદત દરમિયાન થોડો તફાવત પેદા કરે છે જમીન અને મકાનનો માલિકીનો ભાગ કારણ કે જો હવે તેઓ આ મકાન વેચવા માંગતા હોય તો આ લોકો વેચી શકતા નથી પરંતુ આ લોકો વેચી શકે છે તેથી તેનો અર્થ એ કે પોતાની જાતની ભાવના ઊભી કરી છે તે જાળવણી પાસા વિશે પણ વાત કરે છે તેથી કૌટુંબિક નેટવર્કની ગતિશીલતા કેટલાક નાના પરિવારો માટે કુટુંબ પર પરિવાર પર ખૂબ જ નિર્ભર છે જ્યાં પતિનું મૃત્યુ થયું અને તે એકમાત્ર આધાર છે નવું મકાન હોવા છતાં પણ આજીવિકાની સુવિધા નથી તેથી જ્યાં મહિલાએ ઘરના ખર્ચ ચલાવવા માટે એક નાની દુકાન તરીકે તેમના ઘરના આગળનો વિસ્તાર શરૂ કર્યો છે એ જ રીતે રસોડાઓ વિસ્તૃત કરવામાં આવ્યા હતા થરાંગંબાડીના બીજા કિસ્સામાં તે ત્રણ ક્લસ્ટરો છે તે એક ડેનિશ કોલોની છે અને મુસ્લિમો પૂર્વ વસાહતી ઘરો અને માછીમારો સમાજ છે ચાલો કહી દઈએ કે આ એક રેણુકા દેવી મંદિર ચોરસ છે અને આ મૂળરૂપે છે પર્યટન સર્કિટ અહીં ડેન્સબર્ગ કિલ્લો અને ટાઉન સેન્ટર હોવાને કારણે આ તરફ આગળ વધે છે તો આ એક હાઈવે છે અને તે આ રીતે જ જાય છે અને આ એક મસિલામણિ નાધર મંદિર છે જેના કારણે સુનામી દરમિયાન નુકસાન થયું હતું અને જો આપણે સુનામી પછી નેટવર્ક તરફ ધ્યાન આપીએ તો ઘણા કુરિઆકોઝ આર્કિટેક્ટ અને SIFFS એજન્સીએ આ માછીમારોના ઘરોને આ જમીનની ઓળખ બદલવાની કામગીરી કરી છે અને જ્યારે ભાગ લેનાર અભિગમનો વધુ ભાગ લેતા તેઓએ ઘર બનાવવાનું કામ કરવાનો પ્રયાસ કર્યો હતો તેથી તેઓએ સમાન પડોશીઓને સમાન ક્લસ્ટરમાં મૂકવાના કેટલાક પ્રયત્નો કરવાનો પ્રયાસ કર્યો અને મેં શેરીઓના વિવિધ ટાઇપોલોજિસને દસ્તાવેજ કર્યા છે સમાધાનની અંદર વિવિધ પ્રકારનાં કનેક્ટિવિટી દાખલાઓ અને તે બિલ્ડિંગની વિગતો અને બધું માનસિક નકશા લીધા છે તમે કોવલમ જાણો છો મેં લોકોની કલ્પના અને સ્થાનોને કેવી રીતે સમજ્યા તેના માનસિક નકશા લીધા છે પરંતુ તરંગમબડીમાં તે શક્ય નહોતું કારણ કે જ્યારે મેં તેમના માનસિક નકશા દોરવા માટે કેટલાક કાગળો આપ્યા ત્યારે તેઓ હાથ કંપવા લાગતાં થોડીક ખચકાતા હતા પછી મેં શું કર્યું તે મેં SIFFS દ્વારા વિકસિત નકશા સુનામીની પહેલા લીધા હતા અને બીજો એક સુનામી પછીનો છે આ નવા સ્થળાંતર કરનારા ઘરો છે હું કહું છું કે આ રેણુકા દેવી મંદિર છે તો ઓહ આ તે મંદિર છે પછી આ મારું ઘર છે પછી મેં તેમને પૂછ્યું કે બધાં ક્યાં જતા હોય છે તે કહે છે કે મારું ઘર એવું છે કે હું મારા બાળકોને આ વસાહતી વિસ્તારમાં ખ્રિસ્તીની શાળાએ લઈ ગયો અને પછી હું અહીં બરફની ફેક્ટરીમાં જઉં અને પછી હું બજારમાં જઈને માછલીને બંદર પર જાઉં છું તેથી તે રીતે આને રાજકુમારી શેરી કહેવામાં આવે છે પરંતુ સ્થાનાંતરિત સંદર્ભમાં આ મારું ઘર છે અને પછી મેં કહ્યું કે હું એક સીમાચિહ્ન આપું છું આ તે શાળા છે પછી મેં કહ્યું ઓહ આ તે શાળા છે પછી તેઓએ કહ્યું કે હા આ રીતે અમે શાળામાં કેવી રીતે જાય છીએ આ તે છે જ્યાં બંદરની મુસાફરી ઇન્ટરવ્યુમાં ઘણા લોકોએ પૂર્વ વસાહતી બાજુના લોકોએ પણ કહ્યું કે અમે અહીં ખુશ નથી કારણ કે મારા મિત્રોમાંથી ઘણા બાકી નથી અને અમે નથી તે અહીં ખૂબ કંટાળાજનક છે તેથી તેઓએ તેમના મકાનો વેચવાનું શરૂ કર્યું અને તેઓ નજીકના કેટલાક વિસ્તારોમાં પાછા ફરી રહ્યા છે મને ખ્યાલ નથી આવ્યો કે ખરેખર શું છે કારણ કે હજી પણ લોકો એક જ ગામમાં રહેતા હોય છે કે શા માટે તેઓ ઇન્ટરેક્ટિવ ન હતા આ નકશાએ મને બતાવ્યું છે કે તેઓ કેમ નથી કારણ કે અગાઉ આ એકમાત્ર શેરી છે જે ત્રણેય સમુદાયોને જોડતી હતી પરંતુ હવે તેઓ શહેરની પરિઘ પર અને ફક્ત શાળા તરફ જઇ રહ્યા છે જેનો અર્થ છે કે તેઓ આમાંથી ચાલતા નથી જેનો અર્થ એ છે કે પદયાત્રીઓની ચળવળએ ખરેખર અમુક સંદેશાવ્યવહારનું અંતર બનાવ્યું છે અને તેનાથી કેટલાક સામાજિક નેટવર્ક્સને નબળા બનાવવાનું શરૂ થયું છે અને મારા લાઇટહાઉસ કૂપનમાં જે મારા અભ્યાસ દરમિયાન પ્રક્રિયામાં હતી અને તે દલિત 11 ટાપુ છે 11 ગામો પુલિકેટ તળાવની નજીક એક ટાપુમાં સ્થાયી થયા હતા તેથી હું દરરોજ અહીંથી હોડી દ્વારા અહીં મુસાફરી કરતો હતો અને પછી હું જૂથ ધ્યાન કેન્દ્રિત જૂથો અને અહીં જેવી વસ્તુઓમાં થોડો સમય પસાર કરતો તેમ છતાં તેઓને સ્થાનાંતરણ વિકલ્પ તરીકે ઓફર કરવામાં આવ્યા હતા પરંતુ તેઓએ તે માટે પસંદગી કરી નથી તેઓ હમણાં જ રોકાયા તેઓ ત્યાં રોકાવા માંગતા હતા અને તેઓ ઇંટ અને કોન્ક્રીટ મકાનો માટે ગયા છે તેથી ટિપ્પણી કરવા માટે આ ખૂબ જ વહેલું છે તે પછી પણ તે બે ત્રણ વર્ષોમાં જે અમે જોરદાર પ્રતિસાદ જોઈ શક્યા તેમાંથી લોકોએ એક્સ્ટેંશન બનાવવાનું અને પછી અતિક્રમણ કરવાનું શરૂ કર્યું સદનસીબે આ બંને લોકોને લોટરીની પદ્ધતિમાં મળી તેમને બે ભાઇઓને એક અડીને મકાન મળ્યું તેથી તે શું હતું કે તેઓએ એક જ છત લંબાઈથી પોતાના સંબંધની ભાવનાને રજૂ કરી લોકોએ પાછળના ભાગમાં રસોડાઓને વિસ્તૃત કરવાનું શરૂ કર્યું તેમની પાસે સાર્વજનિક સ્થળો નથી તેઓ આજુબાજુની જમીનોને અતિક્રમણ કરવાનું શરૂ કરી દે છે અને તેઓએ સામાજિકકરણ પ્રક્રિયા માટે કેટલાક બાળકોની પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી સુનામીમાં પતિ ગુમાવનાર સ્ત્રી તેઓ ઘરની સામે એક નાનકડી દુકાન ધરાવતા દુકાન તરીકે વિસ્તરવા લાગ્યા આ એક મહત્ત્વની વાત છે પણ શૌચાલયો પૂરા પાડવામાં આવ્યા હતા જે નવા મકાનોમાં પૂરા પાડવામાં આવતા હતા તેઓને પૂજા રૂપોના પૂજા વિસ્તારો તરીકે રૂપાંતરિત કરવામાં આવ્યા છે ઠીક છે કારણ કે વાસ્તુ મુજબ તેઓ માને છે કે આ અહીં હોવું જોઈએ અને તેઓ રૂપાંતરિત થયા પછી તેઓ શૌચાલયને બહાર ધકેલી દે છે તેથી તે રીતે બિલ્ડિંગ ડિઝાઇન લેવલે પણ સમુદાયને જે જોઈએ છે તે વિશે યોગ્ય રીતે વિચાર્યું નથી તેથી હું તમને એક મૂવી બતાવીશ અને આ ખરેખર ક્ષેત્રના કેટલાક જવાબો વિશે વાત કરશે તેથી તમને એક ખ્યાલ આવશે કે લોકોએ આપત્તિ પછીના આ પ્રકારના અનુભવોને કેવી પ્રતિક્રિયા આપી છે તો હવે તમે વિડિઓ જોઈ લીધી છે અને હવે તમે એક વિચાર કરી શકો છો કે કુટુંબના અંતરનો એક નાનો પાસું પણ તમે ભાઈચારો સગપણ ધર્મને કેવી રીતે જાણે છે કે આ બાબતો કેવી રીતે મહત્ત્વની છે અને લોકોએ કેવી રીતે આપત્તિજનક પરિવર્તનને સ્વીકારવાનું શરૂ કર્યું મેં આઠ વર્ષ પછી ફરીથી તે જ સાઇટની મુલાકાત લીધી તેમ છતાં મેં મારું સંશોધન પૂરું કર્યું મેં હજી પણ આ સ્થળોની મુલાકાત લીધી કેવી રીતે આ વસ્તુઓ શરૂઆતમાં તેમને આ મકાન આપવામાં આવ્યું હતું પરંતુ હવે આ મુખ્ય કોવાલામમાં સમાન મકાનોમાં ફેરફાર કરવામાં આવ્યા છે નવા ઘરો ક્લસ્ટરોમાં અગાઉ તેઓ નજીકમાં કોઈ ચર્ચ અથવા કોઈ ધાર્મિક મકાન ધરાવતા ન હતા તેથી તેઓએ જાહેર સ્થાનને અને તે જ પેટર્ન અને સમાન રંગમાં રજૂ કરવા માટે ચર્ચ બેલ ટાવર બનાવવાનું શરૂ કર્યું તેથી અહીં આર્કિટેક્ચરલ સ્ટાઈલ પણ પ્રતિબિંબિત થાય છે તેઓએ ફરીથી દક્ષિણ ભારતના પરંપરાગત તત્વોને તેના પર ટાઇલની છત સાથે અને નાના પોર્ટીકો સાથે પરત લાવ્યા રંગો તેજસ્વી રંગો અને વૃદ્ધ લોકો માટે બફર જગ્યાઓ વચ્ચેની બાકી રહેલી જગ્યાઓ તેઓ જાળીથી ઢંકાઈ ગઈ અને તેઓએ નાના પ્રદેશોની સામગ્રી સાથે દરીયા કિનારાની રેતી મૂકી તેઓએ કેટલાક નાના પ્રાર્થના રૂમ બનાવવાનું શરૂ કર્યું તેથી તે રીતે લોકો પરિવર્તનને અનુકૂળ થવા લાગ્યા તેથી જો કોઈએ આ પરિવર્તન પ્રક્રિયાને સમજવી હોય તો તે ફક્ત એક વર્ષના કાર્ય અથવા બે વર્ષના કાર્યથી આપણે સમજી શકીએ નહીં I mean I can see here at least after eight years when I visited I could see a tremendous change So here what we are concluding on the very fundamental why the core dwelling concept have failed મારો મતલબ હું ઓછામાં ઓછા આઠ વર્ષ પછી અહીં જોઈ શકું છું જ્યારે મેં મુલાકાત લીધી ત્યારે મને એક મોટો પરિવર્તન જોવા મળ્યો તેથી અહીં આપણે મૂળ નિવાસી ખ્યાલ કેમ નિષ્ફળ ગયા તે ખૂબ જ મૂળભૂત પર નિષ્કર્ષ કાઢીએ છીએ પ્રથમ વસ્તુ સમાન અને માનક સ્વરૂપો છે જે ઘણા કિસ્સાઓને સ્વીકાર્ય નથી કારણ કે તે પારિવારિક નેટવર્ક કુટુંબનું કદ કૌટુંબિક બંધારણો વ્યક્તિગત અને સામૂહિક જરૂરિયાતો પર આધારિત છે આપત્તિ પહેલાં અને આપત્તિ પછી પતિ પુરૂષ જેની સુનામી દરમિયાન હત્યા કરવામાં આવી છે અને પછી પત્ની અને બાળકો હશે બેઘર અને આજીવિકા ઓછું તેથી તેની સાથે શું કરવું જોઈએ જેથી તે છે કે જ્યાં કોઈએ પરિવારના ગતિશીલ પાસા અને તેની મિત્રતા અને તેના નેટવર્કને જોવું પડશે જરા વિચારો તે વિડિઓની મહિલાની કલ્પના કરો કે જો સાસુ સસરાને તેના ઘરની બાજુમાં કોઈ મકાન આપવામાં આવ્યું હોત ત્યારે તે દુકાન ચલાવતી વખતે તેના બાળકોની સંભાળ માટે થોડો ટેકો મેળવત તેથી તે રીતે આ એક ખૂબ જ માઇક્રો લેવલ મેનેજમેન્ટ સમસ્યાઓ છે જેને કોઈએ તેને જોવું જોઈએ મુખ્ય નિવાસી પાસાઓની રચના ધાર્મિક માન્યતાઓ અને રિવાજોને પૂરતા પ્રમાણમાં ધ્યાન આપતી નહોતી તમે પૂજા ઓરડાઓ ધાર્મિક ઇમારતોના ઉદાહરણ જોઈ શકો છો કે તેઓએ તેમાં ફેરફાર કેવી રીતે કર્યો જેમાં અભિગમના સ્થાન અને તેનો રહેવાસીઓ પર કેવી અસર પડે છે જ્યારે આપણે સ્થાન વિશે વાત કરીએ ત્યારે તે સમાધાન તરીકે મેક્રો સ્તરના લેઆઉટ પર બંનેની વાત કરે છે નિવાસનું સ્થાન એ બ્લોક અને પ્લોટની અંદરની દિશા છે આધુનિક સામગ્રીનો ઉપયોગ તેમની થર્મલ કમ્ફર્ટ્સ અને લાંબા ગાળાના જાળવણી પર પણ અસર કરી હતી અહીં શહેરી ડિઝાઇન મોરચાઓ અને પીઠ વિશે વાત કરે છે જે તમે જાણો છો કે ડિઝાઇનર્સ અને ગોપનીયતાની ભાવના દ્વારા તે કેવી રીતે પૂરતું વિચારતું નથી ઉપરાંત કેટલાક સામાન્ય વિકાસના પ્રશ્નો છે આ વિનાશક પૂર્વે અને પછીના સંસાધનો તેઓ એક સ્થળે સ્થાને સંસ્કૃતિથી સાંસ્કૃતિક સુયોજન પર આધારિત છે ચર્ચમાં તેઓ તેને સ્થાપિત કરે છે તે સરકારી બેઝમાં જુદી જુદી રીતે કાર્ય કરે છે તે NGO બેઝમાં અલગ રીતે કાર્ય કરે છે તેથી આ તમામ વિકાસ જૂથોને સાંસ્કૃતિક પાસાને ધ્યાનમાં લેવાની હંમેશા મુશ્કેલી હોય છે તેથી એક એવું છે કે તમે એક સામાન્ય પદ્ધતિસરની અભિગમ સ્થાપિત કરવો ખૂબ જ મુશ્કેલ છે કારણ કે વિકાસ એક સંસ્કૃતિ વિશિષ્ટ છે બિલ્ડિંગ ડિઝાઇન અને પ્લાનિંગ ગાઇડલાઇન્સ પરંપરાગત વસાહતોની સાંસ્કૃતિક જરૂરિયાતોને પૂરતા પ્રમાણમાં ધ્યાન આપતા નથી ઉપરાંત પડોશની વિભાવનાને સારી રીતે ધ્યાનમાં લેવામાં આવી નથી કારણ કે કલ્પના કરો કે અમે તમારા કેટલાક પડોશીઓની સાથે 30 વર્ષ રહેતા હતા અને અચાનક તમને ક્યાંક ફાળવવામાં આવે છે તેથી એક વ્યક્તિએ સમજવું પડશે કે તે ક્રિયાપ્રતિક્રિયા કે જ્યાં સહભાગી અભિગમોને ખૂબ જ સારી રીતે પ્રોત્સાહન આપવામાં આવે છે અને સ્થાનિક જ્ઞાનને એક્સેસ કરવામાં અસમર્થતા છે કારણ કે વિકાસ માટે આ એક ધારણા છે તેઓ વિચારે છે કે વિદેશી એજન્સીઓ કે જેઓ અંદર આવે છે તે લોકોને કંઈપણ સમજવું નથી આવડતું તે સંસાધનોને ટેપ કરવા માટે ઘણી વસ્તુઓની જાણ છે અવરોધો આ તે છે જ્યાં જરૂરિયાતોના સંદેશાવ્યવહારમાં અવરોધોનું કારણ બને છે અને તે તમારી સાથે જમીનના ઉપયોગમાં તે ફેરફારો માલિકી અને કાર્યકાળની ચર્ચા કરવા માંગે છે તેથી આ એક પ્રકારનું સંક્ષિપ્ત આકૃતિ બતાવે છે જે કહે છે કે આની અસર શું છે અને આ અસરોના કારણો શું છે અને તેઓ આ બિલ્ટ વાતાવરણને કેવી આકાર આપે છે તેથી આ સંશોધન દ્વારા પુનર્નિર્માણ પ્રક્રિયા પર બે રીતે ચર્ચા કરવામાં આવી છે એક સાધનસંપત્તિત્મક રીતે જ્યાં ભૌતિક અંતર વધ્યા હતા ચોક્કસ પ્રવૃત્તિઓ હવે શક્ય નથી અને પછી કુટુંબ અને સમુદાય પીડાય છે જ્યારે વિકાસ એજન્સીઓ નબળાઈની ચર્ચામાં મુખ્યત્વે સાધન કક્ષાએ કામ કરે છે સીધા શારીરિક સંબંધોની એજન્સીઓ શાસન સાથે આગળ વધવું તે વધુ છે પરંતુ બીજો દ્રષ્ટિકોણ એ સાંસ્કૃતિક માનવશાસ્ત્રની ચર્ચાઓ છે તે આદત અને નિવાસસ્થાન વચ્ચેના સંબંધની વિશેષતાની વિભાવનાઓ વિશે વાત કરે છે જે નિવારણવાદી નથી અને આ આખી પ્રક્રિયા વિવિધ સંસ્કૃતિની પૃષ્ઠભૂમિના આધારે જુદા જુદા જવાબો હેઠળ અનિવાર્યપણે બદલાઈ ગઈ છે તેથી ઘણા કિસ્સાઓમાં આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં ભય છે અને આ પ્રકારના વિનાશક ફેરફારો નબળાઈમાં વધારો કરવા તરફ દોરી ગયા છે પરંતુ જ્યારે આપણે કેટલાક કેસોમાં લાંબા ગાળે અનુકૂલનક્ષમતા તરફ ધ્યાન આપીએ છીએ ત્યારે આપણે સકારાત્મક પ્રતિસાદ જોયો છે તેથી આ આખું અવલોકન ઉત્તર રચનાવાદ તરફના સકારાત્મક અભિગમથી વધે છે તેથી જે ખરેખર સામાજિક બાંધકામને જુએ છે જે શારીરિક અવકાશી ક્ષેત્ર માટે કાર્ય કરે છે અને અહીં પ્રતિભાવ વાતાવરણની સિદ્ધાંત ખાસ કરીને બેન્ટલીના Bentley's કાર્ય તે ખરેખર અવકાશી તત્વોને છીનવવાનું કામ કરતું હતું અને એક તે લેઆઉટને વાજબી અને વિધેયાત્મક રીતે જોવામાં આવે છે કે કેમ તે આવક અને આજીવિકાના મુદ્દાઓને સમર્થન આપે છે કે નહીં અને સામાજિક અને સાંસ્કૃતિક સંબંધિત વિવિધ પ્રદર્શનને ટેકો આપતા સામાજિક અવકાશી બાંધકામ તરીકે પણ અર્થઘટન કરી શકાય છે તે કુટુંબ ધર્મ રાજકીય સામાજિક અને પડોશી ક્રિયાપ્રતિક્રિયા હોઈ શકે છે તેથી તે છે જ્યાં આપણે થિયરી પણ પાછા લાવીએ તેથી કેટલીક ભલામણોનો સારાંશ કે જે આ સ્ટડીઝ દ્વારા બહાર આવ્યા છે જેમ કે આપણે ગ્લાસ રુટ લેવલના શાસનને કેવી રીતે સશક્ત બનાવી શકીએ છીએ ત્યાં જ સહભાગિતા સ્તરનો અભિગમ વધુ મહત્વપૂર્ણ છે અને સ્થાનિક શાસક મંડળની યોગ્ય તાલીમ અને જાગૃતિ અમે કેવી રીતે બોટમ લેવલ પર તાલીમ આપી શકીએ છીએ તે પણ ફિલ્મ અને મીડિયા સંપર્કની પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું જોઈએ કારણ કે તમે જાણો છો કે તમારે તે દર્શાવવાની જરૂર છે કે તેઓએ લોકો પાસે જે દસ્તાવેજીકરણ કર્યું છે તે અહીં છે જ્યાં ફિલ્મ એક અભિગમ છે જેનો વિચાર કરી શકે છે હાલનું દસ્તાવેજીકરણ કારણ કે જ્યારે મેં મારું સંશોધન શરૂ કર્યું ત્યારે હું નકશામાં શોધી શક્યો નહીં હાલની વસાહતો વિકાસના મુદ્દાઓ અને કયા પ્રકારનાં અવકાશી પરિવર્તન થયું છે તેથી અહીં હવે GIS અને અન્ય ઘણા નવા સાધનો જેવી ટેક્નોલોજી બજારમાં આવી છે તેથી સરળતાથી અપનાવી શકે છે અને સમુદાયોને તેની જાણ કરવી જોઇએ તેથી તમારે વિજ્ઞાન અને સમાજને સાથે લાવવો પડશે બિલ્ડ વાતાવરણ સાથે વ્યવહાર કરતી માધ્યમિક શાળાઓ અને અન્ય શાળાઓના અભ્યાસક્રમમાં આપત્તિ મેનેજમેન્ટના લેસન શામેલ કરવો તેથી તે માત્ર દુર્ઘટના સમયે જ તેને જોવાનું નથી ક્ષમતાઓ કેવી રીતે વધારી શકાય છે તેનો લાંબાગાળાનો અભિગમ છે સ્થાનિક અને પ્રાદેશિક ચિંતાઓ સાથે મકાન અને આયોજનના નિયમોનો વિકાસ હું આશા રાખું છું કે તમને હવે આખા કાર્યનો ખ્યાલ આવી ગયો છે અલબત્ત આ ખૂબ જ જૂનું કામ હતું પરંતુ પછીથી અમે મારા આગળના કામ પર પણ ચર્ચા કરીશું અને આ તમારા સંદર્ભ માટેના કેટલાક સંદર્ભો છે અને ખૂબ આભાર